તેથી બીજા ઈટરેશન પછી આપણે હમણાં જ જોયું છે કે વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ખૂબ નાનો છે તેથી અને આ બધું પર યુનિટમાં છે બરાબર બધી ગણતરીઓ પર યુનિટમાં છે બરાબર દરેક જગ્યાએ મેં પર યુનિટ લખ્યું નથી તેથી અહીં તમે ફરીથી જોઈ શકો છો કે બધા એંગલો લીડિંગ એંગલ છે અને હું તમને પણ પૂછું છું કે શા માટે નકારાત્મકને બદલે આ સકારાત્મક એંગલ શા માટે આવી રહ્યા છે જવાબ ખૂબ જ સરળ છે પરંતુ તમે કૃપા કરીને શોધી લો મારો અર્થ શું છે કે શા માટે તે આ લીડિંગ એંગલ આવે છે આ ઉદાહરણ માટે બરાબર આગળ તે પાવર લોસની ગણતરી છે બરાબર પાવર લોસ શું હશે ત્યાં મુખ્યત્વે તમારી પાસે પાવર લોસની ગણતરી કરવાની ૨૩ રીતો છે બરાબર એક તે છે ધારો કે તમારી પાસે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે હું તમને ૨ જુદી જુદી રીતો બતાવીશ બરાબર ઓછામાં ઓછી ૨૩ રીતો ધારો કે તમારી પાસે આ પ્રકારનું પાવર નેટવર્ક ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે આ તમારું સબસ્ટેશન છે આ નોડ ૧ છે ધારો કે આ ૨ ૩ ૪ ૫ છે અને ૬ આ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે બરાબર અને આ પહેલી બ્રાન્ચમાંથી વહેતો કરંટ પહેલી જ બ્રાન્ચ આ તમે કહો છો દરેક જગ્યાએ લોડ છે મારો અર્થ એ છે કે દરેક જગ્યાએ અહીં તે છે એ જ રીતે અહી અને આગળ બધે લોડ્સ છે તે હું અહીં બતાવી રહ્યો નથી પરંતુ બધે લોડ્સ છે ધારો કે નેટ ઇન્જેક્ટેડ પાવર તે સબસ્ટેશનમાં આવી રહેલો પાવર છે આ સબસ્ટેશન ખરેખર ગ્રીડમાંથી સબસ્ટેશનમાં આવતો પાવર છે ધારો કે તે છે બરાબર અને તે આ બ્રાન્ચ નો તમારો ઇમ્પીડન્સ છે પહેલી જ બ્રાન્ચ કહો તે છે તેથી જે કંઈ પણ છે પરંતુ લોડ ફ્લો સ્ટડીઝમાં તે તમે જાણો છો તમે શું કહો છો તે બ્રાન્ચ કરંટ છે અને આ વોલ્ટેજ સબસ્ટેશન વોલ્ટેજ તમારા માટે જાણીતું છે આ વોલ્ટેજ છે જે આપણે લીધો છે તેથી પછી આ કરંટ લોડ ફ્લો અધ્યયનમાંથી પણ જાણીતો છે પછી તમે શું કરી શકો તમે આ સમીકરણ લખી શકો છો આ ગ્રીડમાંથી સબસ્ટેશનમાં આવતો પાવર છે તેથી તમે લખી શકો છો તમે લોડ ફ્લો અધ્યનમાં અભ્યાસ કર્યો છે તેથી આ કરંટ છે બરાબર અને કરંટ તમારા માટે જાણીતો છે પછી ડિગ્રી તેથી તેનો અર્થ એ કે મારો બધું પર યુનિટમાં છે તેથી આનો અર્થ એ કે ગ્રીડમાંથી આવતા આ અને આમાં તમે શું કહો છો સબસ્ટેશનમાં દાખલ થઈ રહ્યા છે અને તેનો અર્થ એ કે આ પાવર ગમે તેટલા લોડ્સ ત્યાં હશે તેના બરાબર હશે ધારો કે તમારી પાસે નોડોની સંખ્યા છે અને તમારી પાસે બધા જાણીતા છે તેથી તે પછીનો કુલ લોડ કેટલો હશે કહો કે કુલ લોડ હશે આ કુલ લોડ છે અને કુલ રિએક્ટિવ લોડ તેનો અર્થ એ કે આ ઇન્જેક્ટેડ પાવર છે અને ઇન્જેક્ટેડ પાવર તેનો અર્થ એ છે કે એ જ રીતે તમારો તેથી આ પર યુનિટમાં છે તમને જે મળશે તે અથવા લોસ છે બધું પર યુનિટમાં છે તેથી તમે બેઝ પસંદ કર્યો છે તેથી જલદી તમે આની સાથે ગુણાકાર કરો ઉદાહરણ તરીકે જલ્દીથી તમે ને ગુણાકાર કરો છો આ તમારું છે જો તમે તેને બેઝ દ્વારા ગુણાકાર કરો છો તો પછી તે એ જ રીતે બરાબર તો આ રીતે આ એક રીત છે બીજી રીતે લોસ જે તમે ગણતરી કરી શકો છો તેથી આ રીતે તમે ગણતરી કરી શકો છો તેનો અર્થ એ કે તમારો પાવર લોસ તે રિયલ પાવર લોસ તે જ રીતે તેથી આ છે અને આ છે ખરેખર તેથી આ રીતે તમે ગણતરી કરી શકો છો તે જ રીતે મેં તેને તમારા માટે અહીં બનાવ્યું છે બીજા ઇટરેશન પછી તે પાવર લોસ અલબત્ત તે ચોક્કસ નથી કારણ કે આપણે થોડા વધારે ૧ અથવા ૨ ઇટરેશન માટે જવું પડશે તેથી અહીં પણ તમે લખી રહ્યાં છો

મેં વધુ ચોકસાઈ માટે ૬ ૭ દશાંશ સ્થાનો લીધા છે પરંતુ અસાઇમેંટ માટે અથવા પરીક્ષાના હેતુ માટે જો કંઇક આવું હોય તો હું સૂચવીશ કે તમે ફક્ત ૪ અથવા ૫ દશાંશ સ્થાનો સુધી વિચાર કરો તેનાથી આગળ ન જાઓ બરાબર

તેથી તે જ રીતે તેનો અર્થ એ કે આ પાવર ઇનપુટ છે અને લોડ છે તેનો અર્થ એ કે કુલ પાવર લોસ એ જ રીતે તમારા બીજા ઈટરેશન પછી બરાબર આ રીતે લોસની ગણતરી કરી શકાય છે તેથી અહીં ઈટરેશન પ્રક્રિયા દરમિયાન મેં કોઈ કન્વર્ઝન અથવા કંઇપણ તપાસ્યું નથી કારણ કે ત્યાં મારે એક વધુ ઈટરેશન કરવું છે હું તમને વિનંતી કરવા માંગુ છું કે પછીનું ઈટરેશન કરો તમારી જાતે બરાબર તેથી તેથી જ ઈટરેશન એનો અર્થ એ છે કે આપણો લોસ જે ક્રમિક ઈટરેશનના લોસો નો તફાવત અને તે તેનું સંપૂર્ણ મૂલ્ય લે છે અને જો કરતા ઓછું રહે છે તે કિલોવોટમાં છે તો તમે માની લો કે ઉકેલ કન્વર્ઝ્ડ થયો છે પરંતુ જ્યારે હું લોસ લઈશ ત્યારે હું તમને બતાવીશ કે 3 માટે લોસ ત્યાં ૩ બ્રાંચો છે જ્યારે હું લોસ લઇશ ત્યારે તમે શોધશો કે ત્યાં તફાવત છે કારણ કે તે એક કન્વર્ઝ ઉકેલ નથી બરાબર હજી એક અથવા ૨ ઈટરેશન આવશ્યક છે તેથી બીજી વાત એ છે કે તમારો તેથી ત્યાં ૩ બ્રાંચો છે તેથી તે છે તેથી અહીં કુલ પાવર લોસ અહી તે આવી રહયો છે પરંતુ અહીં તે હતો આ તફાવત શું છે કારણ કે હજી સુધી સોલ્યુશન કન્વર્ઝ થયું નથી જ્યારે તમે બીજુ ઇટરેશન અથવા બીજા ૧ અથવા ૨ ઈટરેશનો લો છો તેથી ઉકેલ કન્વર્ઝ થશે તમે આ રીતે આ લોસની ગણતરી કરશો અથવા આ રીતે ગણતરી કરો છો આ લોસ બંને સમાન સરખા હશે બરાબર એ જ રીતે તે કુલ બરાબર તેથી કુલ Q લોસ છે પરંતુ અહીં તમે જોવો તો તે છે થોડો તફાવત છે કારણ કે તેનું સોલ્યુશન હજી કન્વર્ઝ થયું નથી તેથી જ આને કેવી રીતે કહેશો તેથી જ આ પદ્ધતિનો ઉપયોગ કરીને આ તફાવત મળે છે પરંતુ હું સૂચવું છું કે તમે ત્રીજુ ઇટરેશન કરો તમને મળશે કે આ ૨ આની ખૂબ નજીક હશે અને છેવટે સોલ્યુશન યોગ્ય રીતે કન્વર્ઝ થશે બરાબર તેથી આ ખરેખર તમારી પદ્ધતિ ૧ નો ઉપયોગ કરી રહ્યું છે તેથી આ પદ્ધતિ ૧ લોડ ફ્લો માટેની ગણતરી છે હવે ઉદાહરણ ૨ તે પદ્ધતિ ૨ છે આ ખરેખર છે તે જ ડેટા જે આપણે સરખામણીના હેતુ માટે તે જ ડેટા લઈશું તેથી ડેટા ઉદાહરણ ૧ જેવો જ અથવા પદ્ધતિ ૧ જેવો પરંતુ અહીં બધું ફરીથી લખી રહયો છું કારણ કે પર યુનિટમાં રૂપાંતરિત થાય છે બધા પર યુનિટમાં રૂપાંતરિત થાય છે બરાબર પછી બધા પર યુનિટમાં રૂપાંતરિત થાય છે બધા પર યુનિટમાં છે અને અર્થ એક જ છે તે બધા સમાન છે તેથી જ પરંતુ હજી પણ હું તેને અહીં બનાવી રહ્યો છું જ્યારે તમે ગણિત લખી રહ્યાં હોવ ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું જો તમે કોડ લખો છો તો તમે આનો ઉપયોગ કરશો બરાબર પરંતુ પ્રશ્ન એ છે કે હું તેને ફકત આ રીતે બનાવું છું તે જ રીતે અહી સુધી બધા બધા સરખા છે તેથી ત્યાં મૂંઝવણનો કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ બરાબર તેથી શરૂઆતમાં પણ ઉદાહરણ તરીકે આ બધાને આપવામાં આવેલ છે એ જ રીતે એ જ રીતે અને અને તે જ રીતે અને હવે આ એક બ્રાન્ચ ક્રમાંક ૧ ૨ ૩ સેંડિંગ અને રિસીવિંગ એન્ડ માટે આ એક સમાન ઉદાહરણ છે સેંડિંગ અને રિસીવિંગ એન્ડ સેંડિંગ અને રિસીવિંગ એન્ડ બરાબર અહીં એ પણ અર્થ એ જ છે કે અને બધા સમાન છે એ જ રીતે સિવાય બધું જ અર્થ કે સમાન બરાબર તે છે તેઓ સમાન વસ્તુ છે તેથી શરૂઆતમાં જ્યારે બીજી પદ્ધતિ માટે છે આપણે ધારી એ છીએ કે લોસ ૦ છે એનો અર્થ છે કે આપણે ધારીએ છીએ કે પ્રારંભિક લોસ ૦ છે તેનો અર્થ છે કે તમામ બ્રાન્ચ પાવર લોસ ૦ છે તેનો અર્થ એ કે બધી બ્રાન્ચના રિયલ પાવર લોસિસ અને રિએક્ટિવ પાવર લોસિસ તમે શરૂઆતમાં 0 ધારેલા છે બરાબર તેથી માટે જ્યારે સેંડિંગ એન્ડ નોડ છે પછી સમીકરણ ૬૮ માંથી જો આપણે સમીકરણ ૬૮ પર જઇએ તો પછી તમે જોશો કે સમીકરણ ૬૮ આ એક છે આપણે લખ્યું છે કે જ્યારે હમણાં જ આપણે આપેલા છે તેનો અર્થ એ કે અહીં તમે અહીં તેના બદલે મૂકો છો તમે અહીં અને ને મૂકો છો અને અહીં તમે મૂકો છો તેથી આ સમીકરણ કહો છો ફક્ત આંકડાકીય સમીકરણ ૧ તેથી શરૂઆતમાં બધી બ્રાંચોના લોસિસ અવગણવામાં આવે છે તેથી આ નોડ દ્વારા આપવામાં આવેલ કુલ લોડ હશે માત્ર આ ફરી થી કહેલું છે જુઓ આપણે બહુ નાના ઉદાહરણો લીધા છે બરાબર આ ઇલેક્ટ્રિકલ સમકક્ષ બ્રાન્ચ અને છે તેથી આ બ્રાન્ચ છે નોડ ઇલેક્ટ્રિકલ સમકક્ષ આ તમારી બ્રાન્ચ ૧ છે બરાબર તેથી અહીં દરેક જગ્યાએ ત્યાં લોડ છે આ બધી બાબતો પહેલાં સમજાવી છે અને આ બ્રાન્ચ છે અને આ બ્રાન્ચ છે પછી ઇલેક્ટ્રિકલ સમકક્ષ શું છે તે હશે બરાબર તેથી આ નોડની આગળ આ બ્રાંચો છે પરંતુ આપણે ધાર્યું છે કે લોસ છે તો પછી આ નોડ દ્વારા અપાયેલ કુલ લોડ કેટલો છે તે હશે અહીં તમારી પાસે લોડ હશે અહીં તમારો કારણ કે દરેક જગ્યાએ તે લોડ ત્યાં છે તો એ જ રીતે બરાબર તે લોસ અવગણવામાં આવેલ છે તેનો અર્થ એ કે મારુ બરાબર એ જ રીતે સબસ્ટેશન પર વોલ્ટેજ તે જાણીતા છે કારણ કે તે છે તેથી તીવ્રતા આ જાણીતું છે બરાબર અને અને તેથી આ બધા આ બધા ડેટા તમે અહીં મૂક્યા છે આ સમીકરણમાં અને ગણતરી કરો કે ની કિંમત શું છે તેથી જો તમે કરો અને તે જ રીતે સમીકરણ ૬૯ માંથી બીજું પદ તે

તેથી તેથી તેથી તમે પહેલા આ પદ ની ગણતરી કરો હું સૂચવું છું કે મેં ૬ દશાંશ સ્થાન સુધી લીધેલું છે અથવા તેથી પરંતુ અસાઇનમેન્ટના હેતુ માટે હું તમને કહીશ કે તમારે ફક્ત ૩ અથવા ૪ દશાંશ સ્થાન સુધી લેવું જોઈએ મારો મતલબ એ કે જો તમે માટે તમે તેને આશરે તેને લઈ શકો છો બરાબર તેથી મેં સચોટ લીધું છે પછી તેથી A ૧ આ વસ્તુની બાદબાકી છે તે ખૂબ જ નજીક છે ત્યાં સંજ્ઞા નો તફાવત છે પરંતુ આ પદ અને આ પદ તે ખૂબ નજીક છે બરાબર પ્રથમ ૩ દશાંશ સ્થાનો સુધી આ ૨ લગભગ સમાન છે બરાબર પરંતુ અહીં એક નકારાત્મક સંજ્ઞા છે દરેક ઈટરેશન તમે તીવ્રતા મુજબના આ ૨ પદ શોધશો તે ખૂબ નજીક હશે પરંતુ અહીં તે નકારાત્મક સંજ્ઞા છે આગળ વોલ્ટેજ તિવ્રતાની ગણતરી છે તેથી સમીકરણ ૬૬ માંથી આપણે જાણીએ છીએ કે વોલ્ટેજની તીવ્રતા પરંતુ માટે આ પહેલું જ ઈટરેશન ચાલુ છે તો આ બધી બાબતો ચાલુ છે માટે બ્રાન્ચ ક્રમાંક ૧ બરાબર તેથી તમે તે મૂકો અને હવે એકવાર પ્રાપ્ત થાય છે તેથી બ્રાન્ચ નો લોસ તે છે આ પણ મેં તમને બતાવ્યું છે બરાબર લોસની ગણતરી કેવી રીતે કરવી તેથી આ આકૃતિમાં આ કરંટ છે અને આ વોલ્ટેજની તીવ્રતા છે તેથી આ પહેલાથી જ મેં સમજાવી દીધું છે પરંતુ ફરી એકવાર હું બતાવી રહ્યો છું બરાબર તેથી તેથી ની તીવ્રતા બ્રાન્ચ પાવર લોસ માટે જો તમારે જોઈએ છે તો તેથી આ રિયલ પાવર લોસ છે એ જ રીતે જો તમે ગુણાકાર કરો તેથી એ જ રીતે આ ફકત પર યુનિટમાં છે પછીથી આપણે તેને વાસ્તવિક યુનિટમાં કન્વર્ટ કરીશું કારણ કે આપણે ઇટરેશન માટે જવું પડશે બરાબર એ જ રીતે પહેલું ઈટરેશન ચાલુ છે તેથી તે જ રીતે માટે આ બધું સમજાવ્યુ છે અને તેથી સમાન રીતે શરૂઆતમાં કુલ લોસ બધા અવગણવામાં આવેલ છે તેથી અને તમારો તેથી હવે સમાન સમીકરણમાંથી માટે તમે હવે ની ગણતરી કરો આ સમીકરણમાંથી ફક્ત જે પણ સમીકરણ ૬૮ માંથી અહીં ફક્ત અહીં ફક્ત અહીં જ મૂકશો તેથી તે કિસ્સામાં તમને મળશે તેથી તમે તમામ મૂલ્યોને તમે મૂકો તો એ બરાબર આ છે તેના માટે જ્યારે તમે આ સ્લાઇડમાંથી પસાર થશો તે સમયે તમારી સામે સહેલાઇથી ઉપલબ્ધ થશે તેથી જ મેં લખ્યું છે એ જ રીતે આ સમીકરણમાંથી કે ફરીથી તમારું સમીકરણ હું આવું છું તે સમીકરણ ૬૯ છે આ તમારું આ સમીકરણ ૬૯ છે આ અહીં મૂકો બરાબર તદનુસાર તે તેથી

પછી ફરીથી આમાંથી આપણે જે કંઇ પણ આ વોલ્ટેજ સમીકરણની ગણતરી કરી છે તે આવી રહ્યું છે તે મને લાગે છે કે તે ૬૬ છે આ સમીકરણ ૬૬ છે અહીંથી તે આ સમીકરણમાંથી આવી રહ્યું છે બરાબર તેથી તમારો પછી બ્રાન્ચ ૨ નો લોસ થશે આભાર અમે પાછા આવીશું